સેવાઓની પડકારો નમસ્તે હું જયંતા ચેટર્જી આઇઆઇટી કાનપુર થી અને હું મેનેજિંગ સર્વિસિસ કોનટેમપોરારી ઈસ્સૂએસ વિશે ચર્ચા કરી રહી છું ગયા અઠવાડિયે આપણે અમૂર્તતા અને વૈવિધ્ય નામની સેવાની કેટલીક વિશિષ્ટ વિશેષતાઓને લીધે સર્વિસ બિજનેસ માં ઉદ્ભવતા કેટલાક પડકારોની ચર્ચા કરી રહ્યા હતા આપણે બિન સોધપાત્રતા અથવા અમૂર્તતા અથવા સામાન્યતા વગેરે પ્રકારની જે સમસ્યાઓ ઊભી થાય છે તેનો અભ્યાસ કર્યો આપણે એ પણ ચર્ચા કરી કે પ્રક્રિયાની કેવી રીતે વ્યવસ્થા કરી પ્રવાહને સમજી મેપ કરીબ્લૂ પ્રિન્ટ બનાવી પોઈંટસ કેવી રીતે ઓળખી શકીએ ક્યાં ટચ પોઇન્ટ્સ છે જ્યાં સેવા નિષ્ફળ થઈ શકે અથવા ગ્રાહક ને મૂંઝવણ થઈ શકે અને અમે તેમનો યોગ્ય સંચાર બનાવી શકીએ જે પડકારને ઉકેલશે આપણે એ પણ જોયું કે કેવી રીતે પરિવર્તન કરી ગ્રાહકની અપેક્ષા અથવા સેવાના યોગ્ય ઉપયોગ માટે ગ્રાહકને જ્ઞાન અને શિક્ષણ પ્રદાન કરી શકાય જેથી સેવા પ્રદાતા સેવા ઉપભોક્તા સાથે મળીને સેવા ના ઉકેલ નું નિર્માણ કરી શકે જેથી ગ્રાહક સેવાની પ્રક્રિયામાં હોય તે પહેલાં જ તેને યોગ્ય જ્ઞાનનો પ્રવાહ થઈ ગયો હોય તેથી અમે મૂળભૂત રીતે 6 7 P માંથી 2 P's પરિવર્તન અને પ્રોસેસ સર્વિસ પ્રોસેસ જોયા જેની અમે સેવા વ્યવસાય માટે અને અમૂર્તતા અને વૈવધ્યતા ને કારણે સેવામાં સર્જાતા અનન્ય પડકારોને પહોંચી વળવા માટે આ 2 P's નું સંચાલન કેવી રીતે કરી શકી એની ચર્ચા કરી છે આજે આપણે સેવાની વિશેષતાઓને કારણે સર્જાયેલા અનોખા પડકારોના બીજા સમૂહની અને તે પડકારોનો સામનો કેવી રીતે કરી એ છીએ એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી પ્રથમ વિષય પરિવર્તનશીલ માંગ અને મર્યાદિત ક્ષમતાનો પડકાર આપણે જોવા જઈ રહ્યા છીએ હવે પહેલો પ્રશ્ન જે આપણે ઉભો થશે કે તમામ વ્યવસાયોમાં માંગની વિવિધતા હોય છે તેથી આપણે જાણીએ છીએ કે દિવાળી દરમિયાન ઘરેણાં અથવા મીઠાઈઓ અથવા કપડાં અથવા વિવિધ પ્રકારની ભેટ વસ્તુઓની માંગ વધુ હશે તો જો માંગમાં ભિન્નતા હોય તો સેવાના કિસ્સામાં વિશેષ શું છે માંગમાં ભિન્નતા છે ઉનાળા દરમિયાન શિયાળાના કપડાંની માંગ થતી નથી તેથી ઉત્પાદનોની માંગમાં ભિન્નતા માલ ત્યાં મોસમને કારણે છે કોઈ ચોક્કસ પ્રકારના ઉત્પાદન માટે ઉચ્ચ સ્તરની માંગ હોઈ શકે છે જે ફેશન પ્રોડ્યૂસ અથવા ફડ પ્રોડક્ટ છે મોબાઇલ ફોનના ચોક્કસ મોડલ માટે ઘણા લોકો કતારમાં ઉભા હોઈ શકે છે અને ઘણા લોકો રિલીઝનો પહેલો સેટ મેળવી શકતા નથી અને તેથી તમામ વ્યવસાયમાં માંગની પરિવર્તનશીલતા છે તો સેવા વ્યવસાયના કિસ્સામાં શું વિશેષ છે જ્યાં આપણે આને પડકારોના અલગ સમૂહ તરીકે જોઈએ છીએ બે બાકી સેવા લાક્ષણિકતાઓ ની સેવામાં શું અલગ છે તે અવિભાજયતા અને નશવનતા છે તેથી પછી ભલે તમે વાળ કાપવા માંગતા હોવ અથવા તમે મૂવી જોવા માંગતા હોવ અથવા કોઈ ચોક્કસ સમયે અથવા તમે તમારી દાંતની સારવાર કરાવવા માંગતા હોવસેવા પ્રદાતા દંત ચિકિત્સક અથવા મૂવી પ્રોજેક્શન અથવા ફીસઈઓથેરાપીસ્ટ અથવા વાળંદ અને ગ્રાહક તરીકે તમે એક જ સમયે એક જ જગ્યાએ હોવા જોઈએ તેથી આ અવિભાજયતા નો ભાગ છે પરિણામે જો ફ્લાઇટ પહેલેથી જ ઉપડી ચૂકી છે અને 26 બેઠક ખાલી હતી તો સેવાની તકો જતી રહી છે આ વિશે આપણે પહેલાં ચર્ચા કરી છે તેથી જો ઉપલબ્ધ ક્ષમતા કરતા વધુ માંગ હોય તો તમે આ ડાઈગ્રમ માં તમારી સામે જે રેડ ઝોન જુઓ છો જ્યાં મહત્તમ ઉપલબ્ધ ક્ષમતાની ટોચ પર માંગ છે પછી સેવા પ્રદાતા માટે તે વ્યવસાયની તક અને ગ્રાહક માટે સેવા વપરાશની તક કાયમ માટે જતી રહે છે આ બગડી જાય એવો સ્વભાવ છે તેથી પરિણામે અમે યાદી બનાવી શકતા નથી જે દાગીનાના મીઠાઈના ભેટના શિયાળાના કપડાં વિરુદ્ધ ઉનાળાના કપડાંના કિસ્સામાં કરી શકીએ છીએ અમે યાદી નું માલ નું પ્રવાહમાં ફેરફારનું સંચાલન કરી શકીએ છીએ આ માલ અને માલ ના પ્રવાહ ને સંતુલિત રાખવા ની સેવાના કિસ્સામાં મુશ્કેલ છે કારણ કે સેવા અવિભાજ્ય અને નસવંત છે તેથી મોટાભાગના કિસ્સાઓમાં સંગ્રહ કરી શકતા નથી અલબત્ત હવે ટેક્નોલોજી સાથે વધારાની તકો ઊભી કરવામાં સક્ષમ છીએ કેટલાક ઉદાહરણોની ચર્ચા કરીશું આ વિશાળ સ્તરની માંગની વ્યવસ્થા કરીને અથવા અમુક કિસ્સામાં માર્કેટિંગ વ્યૂહરચના વડે માંગની જાતે જ વ્યવસ્થા કરવા સક્ષમ છીએ થોડા ઉદાહરણો પણ જોઈશું પરંતુ કેટલાક વિસ્તારો સુધી પણ આપણે આ પડકારોને સામાન્ય રીતે સંબોધી શકીએ છીએ મુખ્ય પડકાર એ રહે છે કે પરિવર્તનશીલ માંગ અને અવરોધ ક્ષમતા એ સેવા વ્યવસાયમાં પડકારોનો એક અનન્ય સમૂહ છે તે સમયના સંદર્ભમાં હોઈ શકે છે જેનો અર્થ છે કોઈ ચોક્કસ શો અથવા કોઈ ચોક્કસ કોન્સર્ટ કોઈ ચોક્કસ વર્ગ તેથી જે કોઈ ચોક્કસ જગ્યા પર અથવા તે જ જગ્યામાં ચોક્કસ સમયમર્યાદામાં અસ્તિત્વમાં છે ઓડિટોરિયમ માં છ શો હોઈ શકે છે પરંતુ જો તે ખૂબ જ લોકપ્રિય ફિલ્મ હોય તો કોઈ પણ શૉમાં કોઈ વધારાની સીટ ઉપલબ્ધ ન હોઈ શકે અને તે બધા ફુલ હોઈ શકે છે તેથી ક્ષમતા સમયના અને જગ્યાના સંદર્ભમાં હોઈ શકે છે તે બીજા અને ત્રીજા ઘટક લોકોનું સંયોજન હોઈ શકે છે જેઓ સેવા પૂરી પાડે છે અથવા ઉપભોક્તા છે જેઓ સેવા માટે ત્યાં હોવા જરૂરી છે તેથી ગ્રાહકોના આગમનના સંદર્ભમાં ચોક્કસ સમય એ જગ્યાની ઉપલબ્ધતા માં અસંગતતા હોઈ શકે છે તેથી બપોરના સમયે સલૂન ખાલી પડેલું હોઈ અને સાંજના સમયે 20 લોકો રાહ જોઈ રહ્યા હોય છે તેથી સમય લોકો જગ્યા અને અન્ય સંબંધિત તત્વો તે બધાને સર્વોત્તમ સ્તરની સેવા પ્રદાન કરવા માટે મેનેજ કરવાની જરૂર છે હવે સર્વોત્તમ સ્તરની સેવાની આ જોગવાઈ એ સર્વિસ બિજનેસ મેનેજમેંટ પડકાર છે જ્યાં કાર્યક્ષમતા તેમજ શ્રેષ્ઠતા બંને શોધી રહ્યા છીએ Refer Time 0948 હવે શ્રેષ્ઠ ખ્યાલ શું છે મહત્તમ ક્ષમતાનો વિચાર તેથી આ ડિયગ્રામ માં તમે જોઈ શકો છો કે ભૌતિક માળખાકીય સુવિધાઓની દ્રષ્ટિએ મહત્તમ ક્ષમતા હોઈ શકે છે પરંતુ સેવા આપતા લોકોની ક્ષમતાને કારણે કેટલાક અવરોધો હોઈ શકે છે તેથી એવી સંભાવના હોઈ શકે કે સૈદ્ધાંતિક રીતે એક કલાકમાં 300 લોકો એક રેસ્ટોરન્ટમાં જમી શકે છે જો તમે સીટોની સંખ્યા અને સમય જોશો તો દરેક ગ્રાહકને આપવામાં આવેલ ખોરાક ખાવામાં સમય લાગે છે જેમાં અલબત્ત ડિલિવરીનો સમય વગેરેનો સમાવેશ થાય છે હવે તે મહત્તમ ક્ષમતાની લગભગ ખૂબ જ નજીક હોઈ શકે છે તેથી તેનો અર્થ એ છે કે આ મહત્તમ રેખા અને આ લીલી રેખા વચ્ચે જે અંતર તમે આ ડિયગ્રામ માં જોઈ શકો છો Refer Time 1054 તે શ્રેષ્ઠ રેખા ખૂબ જ સાંકડી હોઈ શકે છે ફાસ્ટ ફૂડ જોઇન્ટ ના કિસ્સામાં જોઇએ તો ત્યાં ઘણી બધી સેવાઓ સેલ્ફ સર્વિસ પ્રકારની હોય છે અથવા સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવે છે જ્યાં મશીનો અથવા ઓટોમેશન મોટો ભાગ ભજવે છે પરંતુ અન્ય પ્રકારની સેવા હોઈ શકે છે જેમ કે ફાઇન ડાઇનિંગ તે માત્ર ટેબલની સંખ્યા પર આધારિત નથી તે ઓર્ડર કરેલા ખોરાકના પ્રકાર વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં લીધેલ સમય રસોઇયાઓ અને વાઇટર્સ ની સંખ્યા અને અન્ય પ્રકારના સર્વર્સ જેમ કે સેટવર્ડ્સ ઍન્ડ સર્વર્સ પર પણ નિર્ભર રહેશે તેથી જ્યારે આપણે આ તમામ તત્વોને એકસાથે લઈએ છીએ ત્યારે માળખાગત રીતે સીટ મુજબની સંખ્યા અને મહત્તમ ક્ષમતા Refer Time 1204 આપણે ઉચ્ચ ગુણવત્તાના સ્તર માટે પ્રદાન કરી શકીએ તેવી ક્ષમતા સમાન ન હોઈ શકે કારણ કે એની સાથે અન્ય સંખ્યાબંધ ઘટકો જોડાયેલ છે તેથી અમારો ઉદ્દેશ એ જોવાનો છે કે આપણે શ્રેષ્ઠ સ્તર અને મહત્તમ સ્તર વચ્ચેના આ અંતરને કેવી રીતે ઘટાડી શકીએ જેટલું વધુ આપણે કરી શકીએ તે વધુ સારું છે અને જેથી જો કોઈ પ્રકારનું સરેરાશ માંગ સ્તર હોય તો અમે આ ટોચ થી આર પાર જોઈ ને આ વિવિધતાની વ્યવસ્થા કરવા માંગીએ છીએ પછી અમે ઈચ્છીએ છીએ કે સરેરાશ માંગ સ્તર શક્ય તેટલું મહત્તમ માંગ સ્તરની નજીક હોય અને અમે શ્રેષ્ઠ સ્તર અને મહત્તમ સ્તર વચ્ચેનું અંતર ઘટાડવા પણ ઈચ્છીએ છીએ આપણે આ આર પાર નથી જોઈતા અને જો તે અમુક અંશે ત્યાં હોય તો પણ અમે આ સ્તરને વધારવા માંગીએ છીએ જેથી તે શક્ય તેટલું ન્યૂનતમ હોય તેથી આ ત્રણ પડકારો શક્ય તેટલા ઓછા ઉપયોગના પ્રસંગોને ઘટાડવું મહત્તમ સ્તરને શક્ય તેટલું મહત્તમ સ્તરની નજીક લાવવું અને માંગનું સરેરાશ સ્તર અને માંગનું શ્રેષ્ઠ સ્તર શક્ય તેટલું એકબીજાની નજીક લાવવું દેખીતી રીતે સમીકરણની બે બાજુઓ છે એક માંગ બાજુ અને બીજી ક્ષમતા બાજુ અને આપણે કાં તો આ પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા ક્ષમતાને સમાયોજિત કરવી પડશે અથવા આપણે માંગને સમયસર અને જગ્યામાં સ્થાનાંતરિત કરીને અથવા કોઈ પ્રકારની કાલ્પનિક યાદી બનાવીને તેનું સંચાલન કરવું પડશે ઉદાહરણ તરીકે દંત ચિકિત્સકની ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે જો નિમણૂકો નિશ્ચિત હોય જો લોકો ચોક્કસ રાહ જોવાના સમયગાળા દરમિયાન લાભદાયી રીતે રોકાયેલા હોય તેથી કે એક દર્દી થાય કે તરત જ આગળનો દર્દી ડૉક્ટરને મળવા માટે તૈયાર હોય અથવા જ્યારે ડૉક્ટર બ્રેક લઈ રહ્યા હોય ત્યારે તબીબી સહાયકો દ્વારા અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અથવા અમે અમુક પ્રકારની પ્રક્રિયા રેખા બનાવીએ છીએ જ્યાં એક દર્દીને ડૉક્ટર દ્વારા સૌથી જટિલ ભાગ માટે હાજરી આપવામાં આવે છે જે રુટ કેનાલ ઓપરેશનનો જટિલ ભાગ હોઈ શકે છે અન્ય દર્દીઓ સફાઈ પેઈન કિલર ઈન્જેક્શન પ્રવૃત્તિ કરી તૈયાર થઈ રહ્યા છે આ કદાચ પહેલેથી જ પ્રક્રિયામાં છે અને આપણે ત્યાં પ્રવૃત્તિની સમાંતર રેખાઓ બનાવવાની ક્ષમતાને વિભાજિત કરીને કરી શકીએ છીએ અમે દર્દીઓના શ્રેષ્ઠ સ્તરને સારા સંતોષ સ્તરે ઉચ્ચ સંખ્યા એ સંભાળી શકીએ તેથી ચાલો આપણે એવા વ્યવસાયોમાં કેટલીક રસપ્રદ રીતો જોઈએ જે એર લાઇન ની જેમ ખૂબ જ ખરાબ થઈ જાય છે જો ફ્લાઇટ વધુ ખાલી બેઠકો સાથે ઉડાન ભરે છે તો તે નુકસાન છે જે સીધા નાણાકીય પરિણામોમાં જાય છે પછીની ફ્લાઇટ ભરાઈ જાય તો પણ તે પુનઃપ્રાપ્ત કરી શકાતું નથી કારણ કે અમે ઈચ્છીએ છીએ કે બધી ફ્લાઈટ્સ ભરાઈ જાય તેથી જો એક ફ્લાઇટ અડધી ખાલી રહી હોય તો તે એરલાઇન્સના નાણાકીય પરિણામો પર કાયમી અસર કરે છે તેથી હવે એરલાઇન્સે શું કર્યું છે અને આ એક પ્રમાણભૂત રીત છે જેનો આપણે ઘણા વ્યવસાયોમાં ઉપયોગ કરી શકીએ છીએ ખાસ કરીને એવા વ્યવસાયમાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણની કિંમત ઊંચી હોય છે જેમ કે એરલાઇનનો ખર્ચ લાખો ડોલર કરોડો રૂપિયા છે અને જ્યાં કેટલીક પૂરક ઉન્નતીકરણ સેવાઓ બનાવવાનું શક્ય છે જેના દ્વારા અમે વિવિધ કિંમતો વસૂલી શકીએ અને આપણે માંગની વિવિધ જોડ બનાવી શકીએ છીએ તેથી અમે આ દરને ફેન્સીંગ કહીએ છીએ અને માંગની જોડ બનાવીએ છીએ આ ડિયગ્રામ માં તમે જુઓ કે કેવી રીતે એરલાઇન્સ A તેઓ સીટોનો અલગ અલગ સમય બનાવે છે તેથી બિઝનેસ સીટ બે કે ત્રણ ઈકોનોમી સીટની જગ્યા લઈ શકે છે પરંતુ ઈકોનોમી સીટ અથવા એક્સરઝન ઈકોનોમી સીટની સરખામણીમાં બિઝનેસ સીટ બમણી અથવા ત્રણ ગણી આવક મેળવી શકે છે તેથી ત્યાં અમુક ચોક્કસ ક્ષમતાને આરક્ષિત કરીને તમે સ્ટ્રેચેબલ સીટ અને અન્ય ખાણી પીણીની સેવા વગેરે જોઈ શકો છો તમે તે જ ફ્લાઇટમાં ક્ષમતાના ચોક્કસ ભાગ માટે આવકનું ઘણું ઊંચું સ્તર બનાવી શકો છો તે એ જ ફ્લાઇટ છે જે દિલ્હીથી લંડનની ફ્લાઇટની સમાન મુખ્ય સેવા પ્રદાન કરે છે પરંતુ તે જ ફ્લાઇટમાં આપણે સેવા વધારીને અથવા કેટલીક વધારાની સેવા આપીને ઘણી વધુ આવક મેળવી શકીએ છીએ અલગ માંગ પ્રવાહ આવક પ્રવાહ બનાવવી શકીએ છીએ પરંતુ જુઓ કે ક્ષમતા પણ કેવી રીતે ફ્લેક્સિબલ છે આ બધી સીટો વિભાજિત છે આમાંની મોટાભાગની સીટો સરળતાથી પ્લગ કરી શકાય છે અથવા તમે તેને સરળતાથી ખેંચી શકો છો તેથી વિવિધ પ્રકારો બનાવીને તેનો અર્થ એ છે કે બેઠકો વચ્ચેનું અંતર અને વિવિધ પ્રકારની બેઠકોમાં પ્લગ કરીને એરલાઇન્સ ઘણીવાર આર્થિક નુકસાન અથવા પર્યટન અર્થતંત્ર પ્રાઇમ ઇકોનોમી બિઝનેસ અને પ્રથમ વચ્ચે ક્ષમતાના વિતરણમાં ફેરફાર કરે છે તેથી જો ત્યાં વધુ પ્રથમ વર્ગની બેઠકોની માંગ હોય તો તે ખૂબ જ સારી છે તેથી તેઓ ઇકોનોમી સીટોની સંખ્યા ઘટાડીને ફર્સ્ટ ક્લાસ સીટો અથવા બિઝનેસ ક્લાસ સીટોની સંખ્યામાં વધારો કરી શકે છે જો બિઝનેસ ક્લાસની સીટોની માંગ ઓછી હોય તો તેઓ બિઝનેસ ક્લાસ સીટ વિસ્તારોમાંથી કેટલાકને બહાર કાઢી શકે છે અને પ્લગ ઇન કરી શકે છે અથવા ક્યારેક માત્ર સર્વિસ લેવલમાં ફેરફાર કરી શકે છે અને ઘણી વખત તેને ઇકોનોમી પેસેન્જર્સ માટે પણ આપી શકે છે કેટલીકવાર બફર રાખવામાં આવે છે જ્યાં જો વધુ પડતો પ્રવાહ હોય અથવા જો અર્થતંત્રમાંથી માંગનું સ્તર વધુ હોય તો તમે તેને સ્થાનાંતરિત કરો છો તેથી અર્ધ વ્યાપાર બફર વિસ્તાર છે પરંતુ બેઠકો વ્યવસાયિક પ્રકારની હોય છે અને તે સરળતાથી હોઈ શકે છે ઊંચ કક્ષા ની વધારાની સેવાઓ જેમ કે બહેતર ખોરાક પીણા અને અન્ય સુવિધાઓ જેવી કે મૂવી વગેરે સાથે પૂરી પાડવામાં આવે છે અથવા જો તે હવે ઇકોનોમી સીટથી ઓવરફ્લોને પૂરી કરી રહ્યું છે તો તમે તેમને ઇકોનોમી લેવલની સેવા પ્રદાન કરી શકો છો અને ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો છો તેથી વિભાજિત સુવિધાઓ ઉભી કરીને એરલાઇન્સ આગળની ફિલ્મોમાં ઘણા કહેવાતા મલ્ટિપ્લેક્સમાં ફ્લેક્સિબલ ક્ષમતા બનાવે છે અગાઉ ચોક્કસ સમયના ચોક્કસ ફ્રેમમાં એક જ ફ્રેમમાં એક ચોક્કસ ફિલ્મ બતાવવાનું નિશ્ચિત સભાગૃહ હોવું જરૂરી હતું હવે તેમની પાસે બહુવિધ પડદાઓ છે અને આમાંના ઘણા કિસ્સાઓમાં સભાગૃહ વિવિધ પડદા સાથે છે તેમની પાસે ફ્લેક્સિબલ ક્ષમતા છે તેથી જો કોઈ ચોક્કસ મૂવી ખૂબ જ માંગમાં હોય તો પછી સભાગૃહ એક અને સભાગૃહ બે સંયુક્ત રીતે મોટી સુવિધા ઓફર કરે છે અથવા કદાચ 2 3 અઠવાડિયા માટે જ્યારે તે ચાલુ હશે ત્યારે સભાગૃહ બે સુવિધાનો એક ભાગ સભાગૃહ એકમાં ઉમેરી શકાય છે અને સ્પીક ડિમાન્ડ લેવલ પર તમે એક મોટી સુવિધા ઓફર કરી રહ્યા છો અથવા વધુ સરળતાથી મૂવીઝ ઑડિયો વનમાં શરૂ થઈ શકે છે જેમાં ઘણી વધારે બેઠકો હોય છે અને બે અઠવાડિયા પછી માંગ ઓછી હોય ત્યારે તમે તેને ઑડિયો ટુ ખસેડી શકો છો અને પછીની મૂવી ઑડિઓ વનમાં લાવી શકો છો જે ખૂબ ઊંચા સ્તરે હોય એક જ સુવિધાને વિવિધ પ્રકારની ઓફરો અને વિવિધ પ્રકારના દરો સાથે વિભાજિત કરવાનું અને તમામ ક્ષમતા કરતાં સમાન ફ્લેક્સિબલ ક્ષમતા બનાવવાનું બીજું ઉદાહરણ છે આ રીતે આપણે વધારવા ની અને ઘટાડવા ની રચના દ્વારા સેવા આપી શકીએ છીએ બાહ્ય માળખું સમાન રહી શકે છે પરંતુ તેની અંદર અમારી પાસે લાંબા અને ટૂંકા ગાળા માટે વિવિધ સ્તરોની સેવાઓ અથવા સુવિધાઓ છે અથવા અમે મોતિયાના ઓપરેશન અથવા દંત ચિકિત્સકની પ્રક્રિયાના કિસ્સામાં ચર્ચા કરી છે તેમ કેટલાક વધારાના પ્રક્રિયા પ્રવાહ બનાવીને પ્રક્રિયામાં વિતાવેલા સમયને ઘટાડી શકીએ છીએ અમે માંગને સંતોષવા માટે ક્ષમતાને સમાયોજિત કરી શકીએ છીએ કેટલીકવાર આપણે ક્લોઝ બનાવી શકીએ છીએ Refer Time 2349 તમે આ ડાઈગ્રમ જાણો છો કે જે આપણે પહેલા જોયું હતું અમે શ્રેષ્ઠ સ્તર અને મહત્તમ સ્તર વચ્ચેની માંગના તફાવતને સમાયોજિત કરવાની ક્ષમતા દ્વારા નવીન અભિગમોનો ઉપયોગ કરી શકીએ છીએ શું આ બધી બાબતો કર્મચારીઓને ક્રોસ ટ્રેન કરવા પાર્ટ ટાઈમ કર્મચારીઓનો ઉપયોગ કરવા અથવા ગ્રાહકોને પ્રક્રિયાનો એક ભાગ કરવા માટે અથવા કેટલીક સુવિધાઓ ઉમેરવા માટે કહે છે જે ભાડે આપી શકાય છે અથવા વહેંચી શકાય છે તેથી જો કોઈ માંગમાં ફેરફાર હોય તો આપણે જીવનની હકીકત તરીકે સ્વીકારી લીધું હોય તેવું કંઈ પણ કરતા નથી પરંતુ તે આજકાલ બહુ પોસાય તેમ નથી તેથી આપણે કેટલાક અન્ય પગલાં લેવા પડશે તેથી હવે અમે જોઈ શકીએ છીએ કે અમે માંગ બાજુ શું પગલાં લઈ શકીએ છીએ તેથી અમે સર્વોતમ સમયગાળા દરમિયાન માંગ ઘટાડવા અને તેને દૂરબડ સમયગાળા માં લાવવા માંગીએ છીએ તેથી રેસ્ટોરન્ટ્સ હેપી અવર્સ જાહેર કરીને તે કરે છે જ્યાં તમને સર્વોતમ સમયગાળા ની તુલનામાં થોડો સારો દર મળે છે વૈકલ્પિક રીતે તમે સર્વોતમ સમયગાળા માટે ખરેખર અમુક પ્રીમિયમ ચાર્જ કરી શકો છો તેથી મૂવી રિલીઝના સપ્તાહના અંતે ઘણીવાર તે કરવા માટે શુક્રવાર શનિવાર રવિવાર તમે વધુ ચાર્જ કરો છો અને ગ્રાહક તે ચૂકવવા માટે તૈયાર છે જે લોકો તે પ્રથમ બે ત્રણ દિવસ દરમિયાન તેને જોવા માટે ઉત્સુક છે તેઓ વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર છે અથવા તમે તત્કાલ ટિકિટ બનાવી શકો છો જ્યાં કોઈ આવતીકાલે મુસાફરી કરવી હોય તો વધુ ચૂકવણી કરી શકે છે અને જો બેઠકો ખાલી હોય તો તે મેળવી શકો છો આ તે છે જ્યાં તમે ખરેખર પ્રીમિયમ ચાર્જ કરી શકો છો અથવા તમે નબળા સમયગાળા માટે સાધન આપવાનો પ્રયાસ કરી શકો છો અને બંને માંગનું સંચાલન કરી રહ્યાં છે અથવા અમે ખરેખર સમયની આરક્ષણ નિમણૂક સિસ્ટમ બનાવી શકીએ છીએ અથવા અમારી પાસે આ બધી સેવા સિસ્ટમમાં એક કતાર હોઈ શકે છે જેમાં કેટલીક અસ્થાયી યાદી બનાવી માંગનું સંચાલન કરે છે સામાન્ય રીતે તે નાશવંત છે તેથી રિઝર્વેશન સિસ્ટમ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ કતાર સિસ્ટમ આ તમામ માંગને સંચાલિત કરવાના ઉદાહરણો છે તમે પ્રક્રિયા ફેરફારો સાથે સંયોજનમાં આ વ્યવસ્થાપન માંગને પણ જોઈ શકો છો ઉદાહરણ તરીકે જેમ કે તમે બધા જાણો છો કે તમામ એરલાઇન્સ ફ્લાઇટના સમયના બે કલાક પહેલા ચેક ઇન કરવાની છે તેઓ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ જાણે છે કે ગ્રાહકનું આગમન સમય સાથે બદલાતું રહેશે તેથી તેઓ બફર ટાઈમ ઝોન બનાવે છે જેથી ગ્રાહક એક કલાકના ગાળામાં આવી શકે તેથી જો ફ્લાઇટ સવારે 11 વાગ્યે ઉપડશેત્યારે તેઓ ઇચ્છે છે કે ગ્રાહક સવારે 9 વાગ્યા સુધીમાં ચેકિંગ કરે કેટલાક ગ્રાહક સવારે 9 વાગ્યે ચેકિંગ કરશે કેટલાક 9 30 વાગ્યે આવશે તેથી 10 વાગ્યે સુધીનો સમય એવો છે જ્યારે તેઓ ગ્રાહકોને એકત્રિત કરશે અને તેમને સંગ્રહિત કરશે કારણ કે જેમ તમે જાણો છો કે તમે બહારથી તપાસ કરો છો પછી તમે સુરક્ષામાંથી પસાર થશો અને ગેટ પર જાઓ છો જ્યાં ફરીથી એક પૂલ છે ત્યાં લોકો રાહ જોઈ રહ્યા છે તેથી તમે જે ઈચ્છો છો તે એ છે કે જ્યારે ફ્લાઇટ 11 વાગે ઉડાન માટે તૈયાર હોય અથવા કદાચ 22 11 વાગ્યે ફ્લાઇટ ઉડાન માટે તૈયાર હોય તે સમયે તમામ મુસાફરો ઉડાન માટે તૈયાર હોય તેથી તમારી પાસે લાંબો બોર્ડિંગ ગેપ નથી તમે તે વિમાનની રાહ જોતા નથી જે સૌથી વધુ ખર્ચાળ છે અને મુસાફરો આવવાની રાહ જોતા નથી તેથી તમે આગ્રહ કરો છો કે ચેક ઇન બે કલાક પહેલા થાય છે જેથી લોકો 9 થી 10 ની વચ્ચે આવી શકે અને પછી તેઓ 10 થી 10 40 ની વચ્ચે ગેટ પર જઈ શકે અને બધા 10 40 વાગ્યે ચઢવા માટે તૈયાર થઈ જાય તેથી 20 મિનિટની અંદર અમે એરક્રાફ્ટ લોડ કરી શકીએ છીએ અને મુખ્ય સમયે સામાન લોડ થઈ ગયો છે તેથી 11 વાગ્યે ફ્લાઇટ ઉપડી શકે છે તેથી આ પૂર્વ પ્રક્રિયા વિવિધ પ્રવાહ બનાવવાની છે તેથી બહુવિધ પ્રક્રિયાના પગલાઓનું કતારોનું સંચાલન કરીને ક્ષમતા અને માંગ વચ્ચે સમાનતા બનાવી શકાય અલબત્ત જ્યારે આપણે ક્ષમતાનું વિભાજન કરવા ઈચ્છીએ છીએ કારણ કે હું એરલાઈન્સ ઈકોનોમી સીટ બિઝનેસ સીટ વિશે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે તેને કિંમત સાથે હાથ જોડીને અથવા જેને આપણે રેટ ફેન્સીંગ કહીએ છીએ તેની સાથે જવું પડશે કેટલીકવાર આપણે ઉત્પાદન ઘટકોને બદલીને પણ કરી શકીએ છીએ આ એક રસપ્રદ ઉદાહરણ છે એક સમયે ઓલિમ્પિક્સ રમતો અથવા વિમ્બલ્ડન રમતો અથવા અન્ય ઘણી રમતગમતના પ્રસંગો જોવા માટે ઘણા લોકો રસ ધરાવતા હતા અને દેખીતી રીતે જો ભારત અને પાકિસ્તાન અથવા ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કોઈ ચોક્કસ ટેસ્ટ મેચ થાય અને તમને ટિકિટ ન મળે તો તમે તક ગુમાવો છો અથવા જો તમે સ્વિમિંગની ઓલિમ્પિક ઇવેન્ટ દરમિયાન હાજર ન હોવ જેમાં તમને રસ છે તો તમે તક ગુમાવો છો હવે આ એક ચોક્કસ પરિસ્થિતિ છે જ્યાં માંગ ક્ષમતા કરતાં વધુ છે Refer Time 3031 તેથી આ તે છે જ્યાં વાસ્તવમાં લાલ ભાગ ઘણો મોટો છે અને ઉપલબ્ધ ક્ષમતાના સંદર્ભમાં આ ટોચની માંગને મેળવવી હંમેશા મુશ્કેલ હતી કારણ કે જો તમે તે ટોચની માંગને પહોંચી વળવા માટે એક વિશાળ સ્ટેડિયમ બનાવશો તો બાકીનો સમય તે ખાલી રહેશે તેથી તે ટોચ અને આરપાર વચ્ચે મોટું અંતર હતું તેથી આ એક રસપ્રદ ઉદાહરણ છે જ્યાં માહિતી અને સંદેશાવ્યવહાર તકનીક ખાસ કરીને તે સુવિધાઓ પર ટીવી અને ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ એકસાથે રમતની પ્રકૃતિ બદલી છે હવે વ્યાપક ખૂબ જ સારું ટેલિવિઝન કવરેજ અથવા નેટ કવરેજ ઉપલબ્ધ છે અને સ્પોર્ટ્સ બાર અથવા સ્પોર્ટ્સ પબ અથવા સ્પોર્ટ રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ બનાવવામાં આવી છે ખૂબ મોટી સંખ્યામાં લોકો કે જે વધારાની માંગના મોટા જથ્થા ના ઓવર ફ્લો લોકો આ વિવિધ પ્રકારના મનોરંજન કેન્દ્રોમાં વિખરાયેલા છે ખૂબ મોટી સ્ક્રીનો તમને વધારાની મનોરંજન સુવિધાઓ સાથે ખાનગી જગ્યામાં મિત્રો સાથે વધારાના લાભ સાથે સમાન રમત બતાવે છે જેમ કે ખોરાક પીણાં વગેરે અને પરિણામે આજે મોટી સંખ્યામાં લોકો લાખો લોકો એક જ ગેમ ઈવેન્ટનો આનંદ માણી રહ્યા છે અને ટેલિવિઝન જાહેરાતોના અંતર દ્વારા સ્પોન્સરશિપ દ્વારા રમતોને વધુ પૈસા મળે છે અને એકંદરે વધુ લોકો સંતુષ્ટ અને વધુ સેવા આપનાર અથવા વધુ મનોરંજનકારો અથવા સમૃદ્ધ છે તેથી તે એક સારી જીત છે સેવામાં પરિવર્તન કરીને સર્જાયેલી પરિસ્થિતિ જીતી છે તો અંતે સારાંશ આપીએઅમે એક જ હોટલમાં રેટ ફેન્સીંગ બનાવીને કરી શકીએ છીએ અને જ્યારે તમે સેવાના ભાવોની અન્ય P વિશે ચર્ચા કરશો ત્યારે અમે આની ફરી ચર્ચા કરીશું અને કારણ કે વિવિધ પ્રકારની માંગમાં વિવિધ સ્થિતિસ્થાપકતા હોય છે તેથી ઉદાહરણ તરીકે વ્યવસાયિક પ્રવાસીઓ તેઓ ભાવો દ્વારા એટલા પ્રભાવિત થતા નથી તેથી ત્યાં માંગની સ્થિતિસ્થાપકતા ઓછી છે તેથી વધુ કે ઓછી માંગ લગભગ y અક્ષની સમાંતર સ્થિર રહેશે બીજી બાજુ અર્થવ્યવસ્થાની માંગના કિસ્સામાં પ્રોત્સાહનો આપીને વિશાળ ભિન્નતા સર્જી શકાય છે અને આ એક એવો વિષય છે જેની આપણે જ્યારે કિંમતની ચર્ચા કરીશું ત્યારે વધુ વિગતવાર ચર્ચા કરીશું કે આ ક્ષમતા વ્યવસ્થાપન અને ભાવ વ્યવસ્થાપન એકસાથે કેવી રીતે કાર્ય કરી શકે છે